અગાઉના કોર્સમાં આપણે મોડેલિંગ નો માત્ર એક જ રેઝિસ્ટર હોય છે અને જેના બે ટર્મિનલ બહાર લાવવામાં આવ્યા છે તેથી આ રેઝિસ્ટરનો અર્થ એ છે કે તે બે ટર્મિનલ્સ પર તે જટિલ સર્કિટની ઇક્વિવેલન્ટ છે તેથી તે બે ટર્મિનલ્સ પર ઇલેટ્રિકલ વર્તણૂકનો અભ્યાસ કરીને તમે બંને વચ્ચે તફાવત કરી શકતા નથી પછી પાછળથી આપણે ઉદાહરણો જોયા અને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ પણ પાછળથી આપણે થેવેનિન ની ચર્ચા કરીશું જે એક કરતાં વધુ જોડી ટર્મિનલ્સની ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સની આ સાર રજૂઆતને વિસ્તૃત કરવાની રીત છે તેથી આપણે તેમાં જતા પહેલા હું કેટલાક એક્સટ્રિમ છે અને તે જ બે પોર્ટનું વર્ણન કરે છે તે બધા શા માટે જરૂરી છે તેનું હું વર્ણન કરીશ કારણ કે કેટલાક એક્સટ્રિમ કેસોમાં કેટલીક સર્કિટ માત્ર એક દ્વારા રજૂ કરી શકાય છે અને અન્ય દ્વારા નહીં હવે ત્યાં ઘણી સર્કિટ છે જે તે બધા દ્વારા સમાન રીતે સારી રીતે રજૂ કરી શકાય છે હું તમને ઉદાહરણો સાથે બતાવીશ કે કેટલાક કિસ્સાઓમાં કેટલાક પેરામિટર અનિશ્ચિત હશે જો તમારી પાસે રેઝિસ્ટર અને લિનિયર કંટ્રોલ સોર્સ અને ટર્મિનલની જોડી ધરાવતું નેટવર્ક હોય તો ટર્મિનલની આ જોડીમાં તે એક જ રેઝિસ્ટન્સ સમાન છે રેઝિસ્ટન્સ પોઝિટિવ હોય તો આ રેઝિસ્ટન્સ પણ પોઝિટિવ હશે નહિંતર જો તેમાં કંટ્રોલ સોર્સ પણ હોય તો તે નેગેટિવ હોઈ શકે છે અને એ જ રીતે જો આપણી પાસે ઇન્ડિપેન્ડન્ટ સોર્સ રેઝિસ્ટર અને કંટ્રોલ સોર્સ હોય તો તે રેઝિસ્ટન્સ સાથે વોલ્ટેજ સોર્સ અને સિરિઝ ધરાવવા ઇક્વિવેલન્ટ છે જે રેઝિસ્ટન્સ સાથે પેરેલલ કરંટ સોર્સ ઇક્વિવેલન્ટ છે આ ચોક્કસ કિસ્સામાં ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ને સ્પષ્ટ કરવાને બદલે હું ઇક્વિવેલન્ટ કંડક્ટન્સ શોર્ટ સર્કિટ હોઈ શકે છે અથવા તે કંટ્રોલ સોર્સનો ઉપયોગ કરીને અનુકરણ કરી શકાય છે ગમે તે હોય પછી આ કાયદેસર રીતે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ દ્વારા રજૂ કરી શકાય છે જે 0 છે બીજી બાજુ જો તમે ઇક્વિવેલન્ટ કંડક્ટન્સની ગણતરી કરો તો તે અનંત હશે હવે અનંત એ અર્થમાં ઉપયોગી ક્વોન્ટિટિ લો તેથી જ્યારે તમારી પાસે શોર્ટ સર્કિટ હોય કે જે કહે છે કે રેઝિસ્ટન્સ 0 એ કાયદેસર રજૂઆત છે તો તમે આનો ઉપયોગ ગણતરીમાં કરી શકો છો આ કહેવું સાચું છે કે કંડક્ટન્સ અનંત છે પરંતુ તમે કોઈપણ ઉપયોગી ગણતરીમાં આ નંબરનો ઉપયોગ કરી શકતા નથી તેથી આ ખૂબ જ સરળ ઉદાહરણ છે કે શા માટે રેઝિસ્ટન્સ અથવા કંડક્ટન્સ સ્પષ્ટ કરવી ઉપયોગી હોઈ શકે છે અને તમે પણ જોઈ શકો છો કે આ ચોક્કસ કિસ્સામાં તેમાંથી માત્ર એકનું મર્યાદિત મૂલ્ય કેમ છે એ જ રીતે જ્યારે તમારી પાસે 1 અને 1 પ્રાઇમ વચ્ચે ઓપન સર્કિટ હોય ત્યારે તે ઓપન સર્કિટ છે રેઝિસ્ટન્સ અનંત છે તેથી આ રીતે સ્પષ્ટ કરવા માટે તે ઉપયોગી નથી પરંતુ તમે એક કંડક્ટન્સ તરીકે સ્પષ્ટ કરી શકો છો જેની વેલ્યું 0 છે તેથી તેનો અર્થ એ જ વસ્તુ છે એ જ રીતે આ ઇક્વિવેલન્ટ સર્કિટ્સ થેવેનિન અને નોર્ટન પર પાછા આવીને ચાલો આપણે એક સરળ કેસ લઈએ જ્યાં આ બંને વચ્ચે આપણી પાસે વોલ્ટેજ સોર્સ છે તેથી સમગ્ર સર્કિટમાં વોલ્ટેજ સોર્સ હોય છે ફરીથી તે એક વોલ્ટેજ સોર્સ હોઈ શકે છે અથવા તે જટિલ સર્કિટની ઇક્વિવેલન્ટ ઇફેક્ટ Vth છે તો V નોટ હશે અને Rth એ 0 હશે મારે નોર્ટન ઇક્વિવેલન્ટ શોધવાનો પ્રયાસ લખવો જોઈએ જો તમારી પાસે માત્ર વોલ્ટેજ સોર્સ હોય અને તમે શોર્ટ સર્કિટ કરંટ શોધવાનો પ્રયત્ન કરો તો તમને મળશે કે શોર્ટ સર્કિટ કરંટ અનંત છે કારણ કે તમે વોલ્ટેજ સોર્સ ને શોર્ટ સર્કિટ કરી શકતા નથી અને તમને એ પણ મળશે કે નોર્ટન રેઝિસ્ટન્સ જે રેઝિસ્ટન્સ 0 ને સમાન છે અને આ કિસ્સામાં આ રજૂઆત નકામી છે કારણ કે આપણને મર્યાદિત મૂલ્યોની જરૂર છે ફક્ત આ રજૂઆત કાયદેસર છે સ્પષ્ટપણે તમે અનુમાન લગાવ્યું હશે કે જો તમારી પાસે ફક્ત કરંટ સોર્સ હોય તો તમે રેઝિસ્ટન્સ સાથે સિરિઝમાં વોલ્ટેજ સોર્સ તરીકે રજૂ કરી શકતા નથી કારણ કે કરંટ સોર્સનું ઓપન સર્કિટ વોલ્ટેજ અનંત છે તેથી આ Vth અનંત હશે અને આ Rth પણ અનંત હશે તેથી આ ઉપયોગી નથી તેના બદલે તમારે નોર્ટન કરંટ સોર્સ તરીકે રજૂ કરવું પડશે જેનું મૂલ્ય કરંટ સોર્સના મૂલ્ય બરાબર છે અને નોર્ટન રેઝિસ્ટન્સ જે અનંત છે અથવા કંડક્ટન્સ જે 0 નોર્ટન કંડક્ટન્સ છે જે 0 છે તેથી તમે આમાંથી જોઈ શકો છો કે તમારે વિવિધ રીતે પેરામિટર ડિફાઇન કરવા પડશે જેથી તમે મર્યાદિત વેલ્યું પેરામિટર સાથે તમામ સર્કિટનું વર્ણન કરી શકો તેથી ત્યાં ફક્ત પ્રારંભિક હતી હવે હું બે પોર્ટ પેરામિટર પર જઈશ જે મૂળભૂત રીતે સર્કિટનું વર્ણન કરવાની રીત છે જ્યાં ટર્મિનલની બે જોડી તમારી સામે આવે છે અને તમે ટર્મિનલની તે બે જોડીઓને ઇલેટ્રિકલ વર્તનનું ઇક્વિવેલન્ટ વર્ણન કરી શકો છો સર્કિટ હંમેશની જેમ ઇન્ટરનલ સર્કિટ ખૂબ જટિલ હોઈ શકે છે પરંતુ જ્યાં સુધી તમને ટર્મિનલ્સની ફક્ત તે જ જોડીઓને સંપૂર્ણ જટિલ સર્કિટ અથવા ઇક્વિવેલન્ટ સર્કિટ સાથે એક્સેસ આપવામાં આવે ત્યાં સુધી તેમને કોઈ ફરક પડશે નહીં